આમ ફરીથી પાછા આવો આમ હવે આ કિસ્સામાં થેવેનિન નો પ્રમેય છે કે લીનીયર ર 2 ટર્મિનલ સર્કિટને અવરોધ RThevenin સાથે શ્રેણીમાં વોલ્ટેજ સ્ત્રોત VThevenin ધરાવતા સમકક્ષ સર્કિટ દ્વારા બદલી શકાય છે તે આ સર્કિટ VThevenin છે આ VThevenin છે અને આ RThevenin છે આ RThevenin છે આમ જ્યાં VThevenin મેં તમને કહ્યું હતું કે તે ટર્મિનલ પર ઓપન સર્કિટ વોલ્ટેજ છે તેને કેવી રીતે મેળવવું તે જાણવું જોઈએ અને જ્યારે ઈનડીપેનડેન્ટ સોર્સ બંધ કરવામાં આવે ત્યારે RThevenin ટર્મિનલ પર ઇનપુટ અથવા સમકક્ષ અવરોધ હોય છે આમ જોશે કે ટર્મિનલ 1 અને 2 પર ઓપન સર્કિટ વોલ્ટેજ કેવી રીતે મેળવવું કે જ્યારે ટર્મિનલ પર અને ઈનડીપેનડેન્ટ સોર્સોને બંધ કરવામાં આવે ત્યારે ટર્મિનલ પર ઇનપુટ અથવા સમકક્ષ અવરોધ હોય છે આમ બધા ઈનડીપેનડેન્ટ જો તે વોલ્ટેજ સોર્સ છે તો તમારે તેને શોર્ટ કરવું પડશે જો તમારી પાસે કરંટ સોર્સ છે તો તમારે તેને ખોલવું પડશે કે તેને બંધ કરવામાં આવ્યું છે અને તે શોધવું જોઈએ કે RThevenin શું છે આમ હવે અમારો મુખ્ય ઉદ્દેશ VThevenin અને RTheveninને શોધવાનો છે તે છે જે તમારે પ્રાપ્ત કરવું પડશે હવે આ પર જાઓ તેનો અર્થ એ કે આકૃતિ 4 બિંદુ 18 સમકક્ષ છે V TH એ સમકક્ષ આકૃતિમાં 2 સર્કિટ છે એટલે કે આ લીનીયર 2 ટર્મિનલ સર્કિટ છે જે છે આનો અર્થ એ છે કે આ સર્કિટ જો તમે આ એક લો કે આકૃતિ 4 આ આકૃતિ 14 18 a છે તો આ પાસ આ 18 a હવે જો તમે તે જાણવાનું પ્રયાસ કરો કે VThevenin અને RThevenin તો પછી આ સર્કિટ રજૂ કરે છે તે લીનીયર 2 ટર્મિનલ સર્કિટ છે આ આ Voc છે તે VThevenin છે અને આ RThevenin છે તે R ઇનપુટ અવરોધ છે આમ લીનીયર 2 ટર્મિનલ સર્કિટ તમારે આ બધી બાબતોને અકબંધ રાખીને ઉકેલવી પડશે જે બધા સોર્સ અકબંધ છે આમ તમે જ્યાંથી તમને VThevenin અથવા Voc પ્રાપ્ત કરશો અને અહીં બધા ઈનડીપેનડેન્ટ સોર્સો સાથે લીનીયર સર્કિટ 0 ની બરાબર સેટ કરો તેનો અર્થ એ કે ત્યાં બંધ કરવું પડશે અને તે પછી તમે સમજો કે સમકક્ષ અવરોધ શું છે RThevenin અથવા R ઇનપુટ આ ટર્મિનલ 1 અને 2 જુએ છે અને અહીં પણ Voc VThevenin શોધવા માટે છે જે V 1 2 1 નકારાત્મક પણ બનાવી શકે છે આમ V 1 2 પણ આ રીતે તમે તેને બનાવી શકો છો તો હવે ચાલો આપણે 2 કેસ ચકાસીએ જો ટર્મિનલ 1 અને 2 ઓપન છે જે લોડને દૂર કરીને છે તેનો અર્થ એ કે જો તમે આ ટર્મિનલ બનાવો છો તો હું આ વસ્તુ તરફ જઈશ જો તમે આને ઉદાહરણ તરીકે ખોલશો જો તમે આ ખોલો છો તો માની લો કે આ અલગ થયેલ છે જો તે આ ખોલ્યું છે તો લોડ અલગ થયેલ છે તેનો અર્થ i 0 જો તમે આ ખોલો છો તો મારો અર્થ ટર્મિનલ 1 અને 2 છે આ લોડ અલગ થયેલ છે પછી i એ 0 થશે આમ ફરીથી પાછા જશે આમ ટર્મિનલ 1 2 ની આ ઓપન સર્કિટ વોલ્ટેજ વોલ્ટેજ સ્ત્રોત VThevenin ની બરાબર હોવી જોઈએ આમ ટર્મિનલ 1 2 માં આ વોલ્ટેજ આકૃતિ 44 18 b માં વોલ્ટેજ સ્ત્રોત VThevenin જેટલું હોવું જોઈએ જે 18 b છે કારણ કે 2 સર્કિટ બરાબર છે આ રીતે VThevenin એ ટર્મિનલની તરફ ઓપન સર્કિટ વોલ્ટેજ છે જે આકૃતિ 19 a માં બતાવ્યા પ્રમાણે છે તે VThevenin Voc છે આમ તે તે અહિયાં છે આમVThevenin Voc મારો મતલબ જો તમે લોડને અલગ કર્યો હોય તમે ટર્મિનલ 1 અને 2 થી લોડને અલગ કર્યું છે લીનીયર સર્કિટ ઈનડીપેનડેન્ટ જ્યારે તમને ઇનપુટ અવરોધ અથવા RThevenin મળશે તો પછી આ બધા ઈનડીપેનડેન્ટ સોર્સને બંધ કરવું આવશ્યક છે આમ આ કિસ્સામાં ફરીથી ટર્મિનલ્સ 1 અને 2 લોડ અલગ થઈને ઓપન સર્કિટ બને છે અને બધા ઈનડીપેનડેન્ટ સોર્સ બંધ કરે છે આમ લોડ અલગ થયેલ છે અને તમે બધા ઈનડીપેનડેન્ટ સોર્સ બંધ કરી દીધા છે આમ આકૃતિ 4 18 એમાં ટર્મિનલ 1 અને 2 પર સર્કિટનું ઇનપુટ અવરોધ અથવા સમકક્ષ અવરોધ આકૃતિ 4 બિંદુ 18 b માં 2 સર્કિટ્સ સમાન હોવાને કારણે RThevenin એ ટર્મિનલ 1 અને 2 પર ઇનપુટ અવરોધ છે તેનો અર્થ એ કે જ્યારે ઈનડીપેનડેન્ટ સોર્સ બંધ કરવામાં આવે છે જ્યારે આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ RThevenin હશે તેનો અર્થ વિચાર અહીં ખરેખર હું કહું છું કે જ્યારે હું તમને એક ઉદાહરણ આપીશ ત્યારે તમે બધુ જાણશો આમ તેનો અર્થ એ કે સર્કિટ 19 b માં આ કિસ્સામાં તમે ફક્ત બધા ઈનડીપેનડેન્ટ સોર્સને ફેરવીને અને ટર્મિનલ 1 અને 2 થી શોધીને શોધયું છે કે અવરોધ આર ઇનપુટ અથવા RThevenin શું છે R ઇનપુટ RThevenin આમ આમ જ આ તે છે જે મેં આ આપી છે તે સીધી આકૃતિ પર જવા કરતાં મેં આપેલી છે આમ થેવેનિન પ્રમેય ખરેખર સર્કિટ દ્વારા સરળ બનાવવા માટે મદદ કરે છે અને સર્કિટ વિશ્લેષણમાં તે ખૂબ મહત્વનું છે આમ DC સર્કિટ માટે એક જ ઈનડીપેનડેન્ટ વોલ્ટેજ સોર્સ અને એક અવરોધનો એક અવરોધ દ્વારા મોટા સર્કિટને બદલી શકાય છે અને આ બદલવાની તકનીક સર્કિટ ડિઝાઇનમાં છે આમ થેવેનિન અવરોધ RThevenin શોધવા માટે 2 કેસ ધ્યાનમાં લેવાની જરૂર છે કેસ 1 જો નેટવર્ક પાસે કોઈ ડીપેનડેન્ટ સોર્સ નથી તો પછી બધા ઈનડીપેનડેન્ટ સોર્સો બંધ કરો પછી નક્કી કરો કે બેન્ટ ટર્મિનલ્સ 1 અને 2 જોઈ રહેલા નેટવર્કનું ઇનપુટ અવરોધ અને તે આકૃતિ 19 બી માં બતાવ્યા પ્રમાણે બતાવ્યું છે કે મારી પાસે તે સર્કિટ છે જે મેં તમને કહ્યું છે હવે જો નેટવર્ક પાસે ડીપેનડેન્ટ સોર્સ છે તો બધા ઈનડીપેનડેન્ટ સોર્સો બંધ કરો જો તમે ડીપેનડેન્ટ સોર્સ છો તો જો તમારી પાસે ડીપેનડેન્ટ સોર્સ છે તો તમે કરેલા બધા ઈનડીપેનડેન્ટ સોર્સોને બંધ કરી દેશો હવે જ્યારે ડીપેનડેન્ટ સ્ત્રોત છે ત્યાં RThevenin મેળવવાની તકનીક થોડી અલગ છે તે હું કહું છું તે શબ્દોમાં છે પરંતુ જ્યારે તમે સંખ્યાત્મક લેશો ત્યારે તે સંપૂર્ણ પારદર્શક હશે પરંતુ તમારે બધા ઈનડીપેનડેન્ટ સોર્સોને બંધ કરવા પડશે પરંતુ ડીપેનડેન્ટ સોર્સો નહીં હવે તમારે જે કરવાનું છે તે છે હવે તમારે ટર્મિનલ્સ 1 અને 2 પર વોલ્ટેજ સ્ત્રોત V0 લાગુ કરવું પડશે આ વોલ્ટેજ સોર્સ આ વોલ્ટેજ V0 તમે 1 અને 2 ટર્મિનલ લાગુ કરો છો V0 નું આ મૂલ્ય તમારા પર છે કે તમે કોઈપણ મૂલ્ય V0 0 1 વોલ્ટ અથવા 1 વોલ્ટ અથવા 2 વોલ્ટ કોઈપણ વોલ્ટ મૂકી શકો છો તમે તેને મુકી શકો છો અને પરિણામી કરંટ મેળવો તો પછી તમે i0 મેળવો આ મૂક્યા પછી પાછળથી સર્કિટ બીજી વસ્તુ જોશે આ મૂક્યા પછી પછી i0 શું છે RThevenin એ V0 by i0 થશે જો તમે વોલ્ટેજ મૂકો છો તો તમે તેને વોલ્ટેજ સોર્સ V0 કહો છો તમે વૈકલ્પિક રીતે કરંટ સોર્સ પણ કરી શકો છો અને તમે તેને બનાવી શકો છો ઉદાહરણ તરીકે કરંટ સોર્સ પણ i0 ટર્મિનલ 1 અને 2 માં દાખલ કરી શકાય છે કાં તો વોલ્ટેજ અથવા કરંટ છે તે 20 b માં બતાવ્યા પ્રમાણે વાંધો નથી હું તે પર આવીશ તે પછી R0 દ્વારા વોલ્ટેજ V0 અને RThevenin V0 by R0 શોધો I0 1 એમ્પીયર 2 એમ્પીયરનું કોઈપણ મૂલ્ય તે મહત્વનું નથી તે તમારા પર નિર્ભર છે પરંતુ આખરે RThevenin સમાન રહેશે બંને અભિગમો સમાન પરિણામો આપે છે V0 અને i0 ની કોઈપણ કિંમત ધારે છે કે V0 અને i0 નું કોઈપણ મૂલ્ય તમે માની શકો છો ઉદાહરણ તરીકે V0 10 વોલ્ટ અથવા i0 1 એમ્પીયર અથવા V0 અથવા i0 ની કોઈપણ અનિશ્ચિત કિંમતોનો ઉપયોગ કરી શકે છે આમ તેનો અર્થ એ કે જ્યારે પણ તમારી પાસે આ સર્કિટ હોય ધારો કે આ સર્કિટ તમારી પાસે બધા ઈનડીપેનડેન્ટ સોર્સ 0 છે પરંતુ અહીં તમારી પાસે ડીપેનડેન્ટ સોર્સ છે તે કિસ્સામાં તમે 1 અને 2 ની અંદર વોલ્ટેજ સ્ત્રોત V0 ને જોડી શકો છો અને i0 શોધી શકો છો આ કરંટ અને આ V0 તમે જે ધારે છે તે 1 વોલ્ટ 2 વોલ્ટ માની શકો છો તેનાથી કોઈ ફરક પડતો નથી આખરે RThevenin એ V0 by R0 થશે માફ કરશો i0 થશે ક્યાં તો તમે કરંટ સોર્સ 1 અને 2 માં મૂકી શકો છો અને સર્કિટને હલ કરી શકો છો પછી V શું છે તે શોધો અને પછી તમે RThevenin શું છે તે શોધી શકો છો તે અહીં V હોવું જોઈએ તે V0 છે અને અહીં તે આ i0 બનાવ્યા પછી તમે શોધો ધારો કે આ પ્રત્યય V0 તરીકે લેવો જોઈએ આમ તમે શોધો RThevenin V0 by i0 આમ પછી આ i0 મૂલ્ય કોઈપણ મૂલ્ય 0 1 એમ્પીયર 0 51 એમ્પીયર હોઈ શકે છે તે તમારા પર નિર્ભર છે અને તમે RThevenin જે પણ મૂલ્ય લેશો તે મળશે તમને તે જ વસ્તુ મળશે પરંતુ જો તમારી પાસે તે છે જે તમે તેને ડીપેનડેન્ટ વોલ્ટેજ અથવા કરંટ સોર્સ તરીકે કહો છો આમ ફક્ત ઈનડીપેનડેન્ટ સોર્સ બંધ કરવામાં આવશે પરંતુ ડીપેનડેન્ટ સોર્સ માટે ડીપેનડેન્ટ સોર્સ માટે તમારે આ તકનીકી ઉમેરવી પડશે જો સર્કિટ સમાવિષ્ટો ડીપેનડેન્ટ સોર્સ જે ડીપેનડેન્ટ વોલ્ટેજ અથવા ડીપેનડેન્ટ કરંટ સોર્સ છે આમ આ RThevenin મેળવવા માટે છે આમ પરંતુ એક રસપ્રદ બાબત એ છે કે ત્યાં તે થઈ શકે છે જો સર્કિટમાં ડીપેનડેન્ટ સોર્સ હોય તો આ થઈ શકે છે આમ આમ RThevenin નું નકારાત્મક મૂલ્ય હોઈ શકે છે નકારાત્મક મૂલ્યનો અર્થ છે તે લખવામાં આવે છે V i R સૂચવે છે કે સર્કિટ પાવર સપ્લાય કરે છે અને આમ અને ડીપેનડેન્ટ સોર્સવાળા સર્કિટમાં આ શક્ય છે આમ તે કિસ્સામાં તે થેવેનિન પ્રમેય હોઈ શકે છે જો સર્કિટમાં ડીપેનડેન્ટ સોર્સ છે અને તમે RThevenin શોધવા માટે પ્રયાસ કરી રહ્યાં છો આમ RThevenin પણ નકારાત્મક બની શકે છે તેનો અર્થ એ કે સર્કિટ ખરેખર તે છે જેને તમે કહો છો કે સપ્લાય પાવર અને ડીપેનડેન્ટ સોર્સવાળા સર્કિટમાં શક્ય છે આમ ડીપેનડેન્ટ સોર્સ સાથે આધારીત RThevenin પણ નકારાત્મક બની શકે છે એક ઉદાહરણ પછીથી ત્યાં છે ત્યાં જ RThevenin નકારાત્મક છે તે થઈ શકે છે આમ ઉદાહરણ તરીકે કહો ટર્મિનલ્સ 1 2 ની ડાબી બાજુ આકૃતિ 21 માં બતાવેલ સર્કિટની થેવેનિન સમકક્ષ સર્કિટ શોધો પછી RL 8 Ω અવરોધ માં કરંટ શોધો તો આ સર્કિટ છે આ સર્કિટ છે તો આ ટર્મિનલ 1 અને 2 છે થેવેનિન પ્રમેયનો ઉપયોગ કરીને તમારે આ દ્વારા કરંટ શોધવો પડશે તેનો અર્થ એ કે તમારે 8 Ω અવરોધ માં કરંટ i શોધવા પડશે થેવેનિન ના પ્રમેયનો ઉપયોગ કરીને 8 Ω અવરોધ માં શોધવું પડશે આમ પ્રથમ તમારે શું કરવાનું છે તમારે આ ખોલવું પડશે તમારે આ ખોલવું પડશે અને તે પછી તમારે થેવેનિન વોલ્ટેજ VThevenin Voc ઓપન સર્કિટ વોલ્ટેજ શોધવા પડશે કારણ કે જલદી તમે તેને ખોલશો તે ઓપન અને તમારે R ઇનપુટ શોધવાનું રહેશે તે આમ તે કેવી રીતે કરશે આમ જો તમે આ 2 સ્ટેપની સમકક્ષ જાઓ છો તો તમારે 2 વસ્તુઓ કરવી પડશે તમારે એક VThevenin મેળવવું પડશે બીજું RThevenin છે પરંતુ પહેલા તમારે આ RLને ટર્મિનલ 1 અને 2 થી ખોલવું પડશે અને જો તમે આ ખોલો છો આ માટે તમે ખોલો છો અને RThevenin મેળવવા માટે બધા ઈનડીપેનડેન્ટ સોર્સ બંધ છે આનો અર્થ એ કે અહીં આવવા માટેનો આ વોલ્ટેજ સોર્સ ઓપન છે આ ઓપન છે અને તમારે તે ઇનપુટ અવરોધ RThevenin છે તમારે તે મેળવવું પડશે આમ આ ઓપન હોવું જોઈએ કારણ કે કરંટ સોર્સ ઓપન હોવો જોઈએ અને આ વોલ્ટેજ સોર્સ તેને શોર્ટ કરી દેવો જોઈએ તે શોર્ટ છે પછી ફક્ત તમને તે સમાન સર્કિટ મળશે કારણ કે બધા ઈનડીપેનડેન્ટ સોર્સો બંધ હોવા આવશ્યક છે આમ આને દૂર કરવું પડશે અને આને શોર્ટ કરવું પડશે પછી તમે શોધો છો કે સમકક્ષ અવરોધ RThevenin શું છે આમ કરંટ સોર્સ ઓપન છે અને આ વોલ્ટેજ સોર્સ વોલ્ટેજ સ્ત્રોત શોર્ટ કરી દેવામાં આવે છે અને 1 અને 2 ટર્મિનલમાં જોવામાં આવે છે ત્યારે તમને RThevenin મળશે અને અન્ય કિસ્સામાં તમારે તે શોધવું પડશે કે આ VThevenin તમારે મેળવવું પડશે આમ આ તરફ આ વસ્તુ તરફ ત્યાં 8 Ω અવરોધ હતો આ 8 Ω અવરોધ તે ત્યાં જાણતો હતો તે ખરેખર ઓપન છે આ ઓપન છે આમ જલદી તમે તેને ખોલશો આ VThevenin એટલે Voc જે ઓપન સર્કિટ છે આમ આ ખરેખર Voc છે અને બાકીનો સર્કિટ અકબંધ રહેશે તમારી પાસે 2 આ 2 એમ્પીયર ઈનડીપેનડેન્ટ કરંટ સોર્સ અને આ વસ્તુ છે આમ તમારી પાસે અહીંથી તમને RThevenin મળશે અને અહીંથી આ સર્કિટને હલ કરીને તમને VThevenin મળશે નોંધ લો કે તે ઓપન હોવાથી આમાંથી કોઈ કરંટ 2 5 Ω અવરોધ માં વહેતો નથી આમ હવે RThevenin શું છે આમ આ 2 Ω અને 6 Ω આ 2 સમાંતર છે આમ તેમના સમકક્ષ એનો અર્થ એ કે કુલ RThevenin 6 ગુણ્યા 2 ભાગ્યા 12 6 આ 2 5 સાથે શ્રેણીમાં 2 આમ તે ખરેખર છે તે 12 બાય 8 છે આમ તે 3 બાય 2 15 છે આમ તે 1 5 2 5 4 Ω છે આનો અર્થ એ કે આ RThevenin 4 Ω આમ ઈનડીપેનડેન્ટ સોર્સ માટે RThevenin મેળવવા માટે બંધ કરવું જોઈએ તો આ RThevenin છે પાછળથી નિરાકરણ જોઈશું પછીથી મેં તે બનાવ્યું છે પરંતુ આ RThevenin છે હવે તે અને જ્યારે VThevenin માટે અહીં આવશે લૂપ કરંટ લીધો છે અને તમારે શોધવાનું છે કે તમારે આ સર્કિટને કેવી રીતે હલ કરવી પડશે અને તમારે VThevenin શું છે તે શોધવાનું રહેશે આમ ઘણા સર્કિટ્સ ઉકેલાયા છે અને આમ સરળતાથી તમે શોધી શકો છો કે વોલ્ટેજ શું છે આમ ઉદાહરણ તરીકે અહીં મેં આ વસ્તુ માટે મેશ સમીકરણ લખ્યું છે આમ અહીં જો તમે આ લૂપમાં K V L લાગુ કરો છો તો આ કરંટ ઉપરની તરફ 2 એમ્પીયર છે આ રીતે i2 લીધો છે i2 ને આ ગમે છે આમ મૂળભૂત રીતે i2 નીચે તરફ જવું આમ i2 ખરેખર 2 એમ્પીયર આમ જો તમે અરજી કરો છો આમ i2 જાણીતું છે આમ તમારે ફક્ત i1 શોધવા માટે છે આમ મારે આ લૂપમાં K V L લાગુ કરવું પડશે તો આ મેશ માં આમ તે 2 હશે અને i1 આ 2 i1 ની જેમ વહેશે તે 2 i1 હશે તે i1 નીચેની તરફ હશે I2 ઉપરની તરફ છે આમ તે 6 ગુણ્યા i1 i2 થશે અને તે અનુભવી રહ્યું છે પ્રથમ ટર્મિનલ 16 0 આશા છે કે મેં કંઈપણ ચુક્યા નથી આમ આમાંથી i2 જાણીતું છે જો તમે અહીં i2 2 મુકો છો તો તે i1 2 ગુણ્યા 6 હશે અને તેમાંથી તમે i1 હલ કરી શકો છો આમ આ i1 હલ થાય છે આમ સમાન સમીકરણમાં i1 નો ઉપયોગ લખ્યો મળ્યું કે i1 0 5 એમ્પીયર જેથી ઘણું મળ્યું છે આગળ તે છે તે તમારે શોધવાનું છે આમ i1 i1 મળ્યું 0 5 એમ્પીયર આમ હવે તમારી પાસે હવે તમે સરળતાથી શોધી શકો છો કે શું હશે VThevenin શું હશે તમે જે રીતે ઇચ્છો છો તમે જે રીતે ઇચ્છો તે શોધી શકો છો ઉદાહરણ તરીકે તેઓ તે સમસ્યામાં છે મેં તે લીધું છે કે K V L જેમ K V L આમ જો તમે તેને ચાલુ કરો તો આ 0 છે આમ તે ઓપન સર્કિટ છે આમ ત્યાં કંઈ નથી આમ જો તમે તેને આ રીતે કરો છો જેને તમે નીચેની બાજુમાં કહી શકો છો તો તે તે 6 ગુણ્યા i1 i2 VThevenin 0 હશે કારણ કે ટર્મિનલ ઝડપથી મળી રહ્યું છે આમ તમે સહેલાઇથી શોધી શકશો કે i2 એ 2 છે જેને તમે કહો છો તે 2 હશે અને i1 એ 0 5 છે આમ 2 5 ગુણ્યા 6 આમ VThevenin 15 વોલ્ટ હશે VThevenin 15 વોલ્ટ હશે આમ જો તમે શોધવા માંગતા હો તો આ લૂપમાં પણ KVL મૂકી શકો છો તમે ઇચ્છો તે રીતે તમે કરી શકો છો તમને તે જ પરિણામ મળશે VThevenin અહીં 15 વોલ્ટ મળ્યો તે 15 વોલ્ટ છે મેં તમને કહ્યું કે અહીં તે 15 વોલ્ટ છે અહીં અને કરંટ i1 એ 0 5 એમ્પીયર છે આમ VThevenin અને RThevenin મેળવ્યા પછી RThevenin 4 મેળવ્યું છે આમ VThevenin અને RThevenin મેળવ્યા પછી તે આમ આ થેવેનિન સમકક્ષ થેવેનિન સમકક્ષ સર્કિટ થશે આમ આ VThevenin VThevenin 15 વોલ્ટ મળ્યું અને Thevenin 2 આ સાથે ત્યાં છે કે આ RL 8 Ω શ્રેણીમાં હશે તેનો અર્થ એ કે i L હશે i L હશે VThevenin ભાગ્યા RThevenin RL છે જે i L RThevenin RL છે આમ તે એક VThevenin 15 વોલ્ટ ભાગ્યા RThevenin છે જે 4 તે 8 છે આમ 15 ભાગ્યા 12 આમ તે 1 25 એમ્પીયર છે આમ આ રીતે તમે RL માં થેવેનિન ના પ્રમેયનો ઉપયોગ કરીને કરંટ મેળવશો તમે થેવેનિન ના પ્રમેયનો ઉપયોગ કરીને જે પણ મેળવ્યું છે હવે આ સર્કિટ જે રીતે RL એટલે કે નોડલ વિશ્લેષણ અથવા મેશ વિશ્લેષણ છે તે જ રીતે તમે હલ કરો અને શોધો RL માં કરંટ શું છે તમને તે જ જવાબ સરખા જવાબ મળશે અને જો આ RL ચલ છે જો આ RL ફરીથી અને ફરીથી બદલાતી રહે છે ધારો કે RL 8 છે ધારો કે થેવેનિન નો પ્રમેય શા માટે મહત્વપૂર્ણ છે ધારો કે RL 8 છે તમે લીધું છે હવે જો તમે RL 10 અથવા RL 6 કહો દર વખતે તમે RL બદલી રહ્યા છો જેનો અર્થ છે પાછલું વિશ્લેષણ નોડલ વિશ્લેષણ અથવા મેશ વિશ્લેષણ અથવા જે કંઈપણ કર્યું તે સુપર પોઝિશન હતું દર વખતે જ્યારે તમે સંપૂર્ણ સર્કિટને હલ કરતા હો ત્યારે તમારે સંપૂર્ણ સર્કિટને હલ કરવી પડે પરંતુ આ કિસ્સામાં ધારો કે RL ના જુદા જુદા મૂલ્યો માટે કરંટ i L શું છે તે શોધવા માટે અમારી રુચિ પછી સમકક્ષ VThevenin અને RThevenin મળ્યું છે આમ ફક્ત RL બદલીને શ્રેણી સર્કિટનો ઉપયોગ કરીને RL માં કરંટ મેળવી શકો છો 'જો તે જો તે છે કે RL એક વેરીએબલ છે આમ તે થેવેનિન ના પ્રમેયનો ફાયદો છે આમ મને આ વસ્તુ પર જવા દો આમ આ RThevenin સમકક્ષ છે હવે સવાલ એ છે કે જો ધારો કે આ RL બદલાઇ રહ્યો છે તો માની લો કે RL તમે 10 ટકા લો છો RL તમે 6 ટકા લઈ શકો છો ધારો કે આ RL બદલાઇ રહ્યો છે આમ આનો ઉપયોગ કરીને i L VThevenin ભાગ્યા RThevenin RL છે આમ VThevenin સુધારેલ છે RThevenin સુધારેલ છે ફક્ત RL બદલાઈ રહ્યું છે સરળ સર્કિટનો ઉપયોગ કરીને તમે કરંટ ની ગણતરી કરી શકો છો આમ ફરીથી અને આખા સર્કિટને હલ કરવાની જરૂર નથી આમ થેવેનિન ની સમકક્ષ સર્કિટનો આ મોટો ફાયદો છે બરાબર આમ તેનો અર્થ છે ફક્ત RL તમે ફરીથી અને ફરીથી બદલાઇ રહ્યા છો આમ જો તમે કરો છો આમ તમે આ વસ્તુ મેળવશો હવે બીજી વસ્તુ નોડલ વિશ્લેષણનો ઉપયોગ કરીને 9 ના ઉદાહરણ તરીકે VThevenin નક્કી કરે છે આમ આ ખરેખર ઉદાહરણ છે આ આ 9 છે આમ તમને પૂછવામાં આવ્યું છે કે આ વસ્તુ માટે તમે ફક્ત આ સર્કિટ કહો છો તેનો ઉપયોગ કરીને નોડલ વિશ્લેષણનો ઉપયોગ કરીને VThevenin શોધો છો આમ સર્કિટ સમાન રહે છે 10 સર્કિટ ફક્ત તે જ રહે છે વાત એ છે કે તમારે નોડલ વિશ્લેષણનો ઉપયોગ કરીને VThevenin મેળવવું પડશે તો ચાલો આપણે ત્યાં જઈએ આમ આ કિસ્સામાં તમે અવગણો છો કે આકૃતિ 23 ના કરંટ 2 5 Ω અવરોધ માં છે કારણ કે આ તમે જેને કહો છો તે આમાંથી કોઈ વહેતું નથી કારણ કે તે ઓપન છે આમ તમે આને અવગણી શકો છો અને જ્યારે પણ VThevenin ને આની જેમ લો તેનો અર્થ એ કે આનો અર્થ એ કે VThevenin એરો એટલે કે મેં તમને કહ્યું આમ તે VThevenin છે અને તે આમાંથી કોઈ કરંટ વહેતો નથી આમ તમે આને અવગણી શકો છો આની આવશ્યકતા નથી તમે આને અવગણી શકો ઉદાહરણ તરીકે અને આ અહીં છે આ ટર્મિનલ એક સામાન્ય ટર્મિનલ છે આમ જે પણ VThevenin અહીં છે VThevenin અહીં સમાન વસ્તુ છે કોઈ ઈલેક્ટ્રીકલ ઉપકરણો અથવા તત્વ અહીં જોડાયેલા નથી આમ આ VThevenin છે આમ આ VThevenin હશે આમ સરળતાથી તમે સરળતાથી શોધી શકો છો કે નોડલ વિશ્લેષણનો ઉપયોગ કેવી રીતે કરવો આમ તે આમ તે કિસ્સામાં તમે જે કરી શકો તે છે આમ આ છે VThevenin નો અર્થ આ છે અને આ VTheveninછે અને આ ગ્રાઉન્ડ છે આમ પહેલા તમે KVL લાગુ કરો અહીં કહો કે આમાંથી વહેતું કરંટ i છે ઉદાહરણ તરીકે કહો કે આ દિશામાં વહેતું કરંટ i છે પછી નોડલ વિશ્લેષણ માટે પહેલા જેવું જોયું છે આમ તે 2 ગુણ્યા i હશે આમ VThevenin ટર્મિનલ 16 16 વોલ્ટ છે આમ 16 0 અહીંથી તમને i 16 VTheveninભાગ્યા 2 આવશે આ કરંટ i છે જે આ ટર્મિનલ પર જતા આ નોડ છે આમ તે હશે તેનો અર્થ એ કે આ નોડ માં તમે KCL લાગુ કરો છો આમ આના દ્વારા કરંટ ફક્ત 16 VThevenin ભાગ્યા 2 જોયું આ કરંટ ચાલુ છે અને અહીં તે VThevenin ભાગ્યા 6 છે આ કરંટ અવરોધ 6 અને 2 એમ્પીયર આ કંઈ નથી ખરેખર આ કંઈ નથી આમ 2 એમ્પીયર ખરેખર અહીં દાખલ થાય છે તે અહીં પ્રવેશ કરી રહ્યું છે આનો અર્થ એ કે આ કરંટ દાખલ કરી રહ્યું છે આ દાખલ થઈ રહ્યું છે તેનો અર્થ એ કે2 16 VThevenin ભાગ્યા 2 VThevenin ભાગ્યા 6 આમ જો તમે આ હલ કરો છો તો તમે તેને હલ કરશો તો તમનેVThevenin મળશે આમ આ તે છે જેણે હજી સુધી આ જોયું છે 16 VThevenin upon 2 2 VThevenin upon 6 તેને હલ કર્યા પછી તમને તે જ પરિણામ મળશે VThevenin 15 વોલ્ટ આમ પછી બીજા એક આ આકૃતિની થેવેનિન સમકક્ષ સર્કિટ નક્કી કરશે ત્યાં શું ડીપેનડેન્ટ વોલ્ટેજ સોર્સ છે એક ઈનડીપેનડેન્ટ કરંટ સોર્સ છે આમ તમારે આ કરવાનું છે આ એક ડીપેનડેન્ટ વોલ્ટેજ સોર્સ છે અને આ ડીપેનડેન્ટ વોલ્ટેજ સોર્સ છે આ Vx છે અને Vx અહીં છે Vx અહીં 4 Ω અવરોધ પરના વોલ્ટેજ ડ્રોપ છે અને આ એક ટર્મિનલ 1 છે થેવેનિન સમકક્ષ સર્કિટ શોધવા માટે તે VThevenin અને RThevenin છે અને ત્યાં એક ઈનડીપેનડેન્ટ કરંટ સોર્સ છે આમ તે આમ અહીં જો તમે અહીં જાઓ છો કે તે અહીં દેખાય છે તો તમારી પાસે ડીપેનડેન્ટ વોલ્ટેજ સોર્સ છે આમ જ્યારે તમે RThevenin શોધવા માટે પ્રયાસ કરો છો ત્યારે આ ઈનડીપેનડેન્ટ કરંટ સોર્સને બંધ કરવો જોઈએ ઈનડીપેનડેન્ટ કરંટ સોર્સ બંધ થવો જોઈએ તે ત્યાં ન હોવું જોઈએ પરંતુ તે 1 અને 2 ની વચ્ચે મૂકવામાં આવે છે અથવા તો તમે કરંટ સોર્સ ચાલુ કરો છો ગમે તે એમ્પીયર જે તમને મૂલ્ય જોઈએ છે અથવા વોલ્ટેજ સોર્સ છે અને પછી તમારે RThevenin મેળવવું પડશે આમ જો તમે આ પર આવો છો તો તે ડીપેનડેન્ટ સોર્સ છે આમ જો તમે આ દેખાવ પર આવો છો તો આ કરંટ સોર્સ બંધ છે તે ત્યાં નથી 5 એમ્પીયર ત્યાં ન હોવું જોઈએ તેને બંધ કરવું જોઈએ તે ઓપન છે પરંતુ ઇનપુટ જે કર્યું છે તે વોલ્ટેજ સોર્સ V0 1 વોલ્ટ 1 2 3 4 થી જોડેલ છે તમને જે જોઈએ છે તેનો વાંધો નથી તમે જે મૂલ્ય કરો છો અને RThevenin મેળવવા માટે તમે આ સર્કિટ હલ કરી છે તેનો અર્થ એ કે જ્યારે પણ ડીપેનડેન્ટ સોર્સ આવે છે કે આકૃતિ થોડા જટિલ બનતા જાય છે પરંતુ તે કરવાનો સૌથી સહેલો રસ્તો છે આમ તમારી પાસે 3 તમારી પાસે 3 લૂપ છે 3 મેશ લીધી છે લીધું છે તે એક છે આ એક છે આ એક લૂપ છે આ 2 છે અને આ બધી બાબતો તમે કૃપા કરીને K V L ને લાગુ કરો અને તેને હલ કરો મેં તે હલ કર્યું નથી ફક્ત હું તમને અંતિમ જવાબ આપું છું આમ તમે મેશ 2 માટે KVL અને મેશ 2 માટે KVL લખો અને તે મુજબ અને V0 તમે 1 વોલ્ટ લો અને તે પછી તમે i0 માટે હલ કરશો આમ જો તમે કરો છો આમ જો તમે કરો છો આમ તમને i0 1 6 એમ્પીયર મળશે આ હું તમારા પર છોડી રહ્યો છું તમે કૃપા કરીને તેને હલ કરો અને તે પણ તમે શોધો કે Vx નું શું મૂલ્ય છે અને તમે તેને હલ કરો સમય બચાવવા માટે કેટલાક કિસ્સાઓ મેં આના જેવા બનાવ્યા છે AC સર્કિટ સિંગલ ફેઝ 3 ફેઝ મારે બધું આપવું પડશે તો પછી હું નિરાકરણ શોધીશ તમે કૃપા કરીને તે જાતે કરો આમ અહીં પણ તમે બધા K V L સમીકરણ અને i0 માટે હલ કરો અહીં અહીં ફક્ત એક જ વસ્તુ છે ફક્ત એક જ વસ્તુ અહીં છે 3 મેં આની જેમ લીધું છે અને i0 જેને તમે ઉપર તરફ કરો છો તે નીચે તરફ જઇ રહ્યો છે તેનો અર્થ છે i0 i 3 આમ આ કિસ્સામાં તમને 6 એમ્પીયર અને RThevenin V0 i0 V એ i0 1 મળશે 1 વોલ્ટ લીધો છે અને i0 6 તમે કોઈ પણ મૂલ્ય લો છો તે લીનીયર સર્કિટ છે V0 એ 1 વોલ્ટ 2 વોલ્ટ થશે તેનાથી કોઈ ફરક પડતો નથી આમ તમે આ મેળવશો થેવેનિન મેળવવા માટે જેથી તમે આ વસ્તુની આકૃતિમાં બતાવેલ સર્કિટમાં Voc માટે હલ કરો આમ જ્યારે તમે હો અને જવાબ 20 વોલ્ટ હોય ત્યારે પણ કૃપા કરીને તમે હલ કરો જ્યારે તમે તે Voc પ્રાપ્ત કરી રહ્યાં છો ત્યારે તમે કૃપા કરીને તે VThevenin વોલ્ટેજ તમે કૃપા કરીને આ સર્કિટને હલ કરો કૃપા કરીને તમે આ સર્કિટને હલ કરો આમ અહીં આ કરંટ આ રીતે લેવામાં આવે છે આ પણ ઉપરનું છે આમ i1 5 એમ્પીયર આમ જે રીતે મેં તમને કહ્યું છે કે નોડલ વિશ્લેષણ તમે કૃપા કરીને તેને હલ કરી શકો આને હલ કર્યા પછી તમે VThevenin શોધો VThevenin નો અર્થ છે આ છે અને આ છે હંમેશની જેમ અને આ પછી અને તે ઓપન સર્કિટ છે આમ કોઈ કરંટ નો કરંટ આ 2 Ω અવરોધ માં વહેતો નથી તેનો અર્થ એ છે કે જો તમે VThevenin કેવી રીતે શોધવું તે તમે કહો છો તે લાગુ કરો આનો અર્થ એ કે આ ટર્મિનલ સમાન છે આ અને આ સમાન છે આમ તેનો અર્થ એ કે VThevenin હશે જો તમે આ રીતે KVL લાગુ કરો છો તો તે કરંટ આઇ 2 આ રીતે ચાલશે તે 6 i2 હશે વીતેવેનિન 0 તેનો અર્થ છે વીવેવેનિન 6 i2 6 i2 આમ નિરાકરણ આપવામાં આવે છે આમ કૃપા કરીને અહીં તેને હલ કરો નિરાકરણ આપવામાં આવે છે કે Voc 20 વોલ્ટ તે છે VThevenin Voc નો અર્થ VThevenin 20 વોલ્ટ આમ થેવેનિન સમકક્ષ આકૃતિમાં બતાવેલ છે આમ કૃપા કરીને તમે તેને હલ કરો હું તમને આ વસ્તુ આપી રહ્યો છું આમ આ ખરેખર થેવેનિન સમકક્ષ સર્કિટ છે જે 20 વોલ્ટ અને 6 Ω છે અને આ ટર્મિનલ 1 છે અને બીજી વાત એ છે કે જો તમે માનો છો તો તેને કરંટ સોર્સમાં રૂપાંતરિત કરો તે ખરેખર આ જો તમે કરંટ સ્ત્રોતમાં રૂપાંતરિત કરો આમ ટર્મિનલ જુઓ તો આ છે આ 20 બાય 6 એમ્પીયર હશે જો તમે તેને કરંટ સોર્સમાં બદલવા માંગતા હો તો પછી જોશે આ ઘણું અને આ 6 Ω અવરોધ હશે આમ તે 10 બાય 3 એમ્પીયર હશે આમ જો તમે આ થેવેનિન સમકક્ષ છો જો તેને તમે કરંટ સોર્સ તરીકે કહો છો અને 6 Ω આની સાથે સમાંતર હશે